નમસ્કાર બેઝિક ઇલેકટ્રીકલ સર્કિટ ના આપણા કોર્સ ના ત્રીજા અઠવાડિયામાં તમારું સ્વાગત છે તેથી આજે આપણે નેટવર્ક થિયરમ પર ચર્ચા શરૂ કરીશુ અને આ વિશેષ લેક્ચર માં આપણે લિનિયારીટી પ્રોપર્ટી અને સોર્સ ટ્રાન્સફોર્મેશન વિશે ચર્ચા કરીશું તો ચાલો આપણે લિનિયારીટી પ્રોપર્ટી પર ચર્ચા શરૂ કરીએ આ લિનિયારીટી શું છે લિનિયારીટી એલિમેન્ટ ની પ્રોપર્ટી છે જે કારણ અને અસર વચ્ચેના લિનિયર સંબંધ નું વર્ણન કરે છે તેનું કારણ એક ઇનપુટ હોઈ શકે છે જેમ કે જો તમે વોલ્ટેજ અથવા કરન્ટ ઇનપુટ તરીકે પ્રદાન કરો જે એલિમેન્ટ ને એનર્જી એબ્સોર્બ અથવા ડિસિપેટ કરાવે છે વોલ્ટેજ અથવા કરન્ટ સોંર્સ સર્કિટ ની અંદર કેટલીક ઘટનાઓ ઉત્પન્ન કરી રહ્યા છે જેના પરિણામે તમને થોડો આઉટપુટ વોલ્ટેજ અથવા કરન્ટ કોઈ ચોક્કસ એલિમેન્ટમાં મળશે અહીં કારણ અને અસર વચ્ચે સંબંધ હશે જે આ કિસ્સામાં લિનિયર છે હવે જોકે પ્રોપર્ટી સર્કિટ એલિમેન્ટને મેનેજ કરવા માટે લાગુ પડે છે પરંતુ આ ખાસ લેક્ચરમા આપણે આપણુ લાગુ કરવા યોગ્ય ફક્ત રેઝિસ્ટર માટે મર્યાદિત કરીશું કારણ કે રેઝિસ્ટરની દ્રષ્ટિએ પ્રોપર્ટીને સમજવું આપણા માટે સરળ છે અને પછી આપણે અન્ય લિનિયર એલિમેન્ટ જેવા કે ઇન્ડક્ટર અને કેપેસિટર ને પણ ધ્યાનમાં લઇ શકીએ છીએ હવે લિનિયર પ્રોપર્ટી એ હોમોજીનીટી અને એડીટીવિટિ બંનેનું સંયોજન છે હવે પ્રશ્ન એ છે કે આ હોમોજીનીટી શું છે તે હવે આપણે સમજીએ હોમોજીનીટી એક એવી પ્રોપર્ટી છે કે જો ઇનપુટ અથવા તો તમે કહી શકો કે નેટવર્ક ના એક્સાઇટેશન એ કોન્સ્ટન્ટ દ્વારા ગુણાકાર થાય તો આઉટપુટ પણ કોન્સ્ટન્ટ દ્વારા ગુણાકાર થાય છે તેનો અર્થ એ છે કે તમારા એક્સાઇટેશન અને રિસ્પોંસ પાસે હોમોજીનીટી હશે મતલબ કે જો તમે કોઈ ચોક્કસ વોલ્ટેજ ઇનપુટ ને કોન્સ્ટન્ટ K થી સ્કેલ અપ કરો તો આઉટપુટ ઇફેક્ટ એ છે કે ચોક્કસ એલિમેન્ટ એક્રોસ મા વોલ્ટેજ અથવા તે એલિમેન્ટમાંથી વહેતો કરન્ટનો પણ સમાન કોન્સ્ટન્ટ K દ્વારા ગુણાકાર થશે તો ચાલો હવે આપણે જોઈએ કે આપણે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું તો ચાલો આપણે ઓહમના નિયમને અનુસરતા એક રેઝિસ્ટર માટે ઉદાહરણ લઈએ ઓહમના નિયમ માટે વોલ્ટેજ માટે તમે શું લખી શકો છો તો વોલ્ટેજ એ કરન્ટ I અને રેઝિસ્ટન્સ R નો ગુણાકાર હશે હવે જો તે હોમોજીનીટી પ્રોપર્ટીને અનુસરે છે તો તેનો અર્થ એ છે કે જો કોન્સ્ટન્ટ K દ્વારા કરન્ટમા વધારો થાય તો વોલ્ટેજ પણ કોન્સ્ટન્ટ K દ્વારા વધશે આ રીતે તમે શું લખી શકો છો તમે લખી શકો છો કે K IR એ બીજુ કંઈ નથી પરંતુ K V છે એડીટીવેટી પ્રોપ્રર્ટી આપણને એ સમજાવશે કે મલ્ટીપલ ઇનપુટનો રીસ્પોન્સ એ લાગુ કરેલ પ્રત્યેક ઈનપુટ ના રીસ્પોન્સ નો સરવાળો છે હવે માનો કે સર્કિટમાં તમારી પાસે 2 વોલ્ટેજ સોર્સ છે જેને તમે V1 અને V2 કહી શકો છો જે રેઝિસ્ટર R પર લાગુ કરવામાં આવેલ છે હવે રેઝિસ્ટર R ને V1 અને V2 અલગ અલગ રીતે લાગુ કરવામાં આવે છે ચાલો 1 dc સોર્સ લઈએ અને આપણી પાસે રેઝિસ્ટર R છે આપણી પાસે બીજો એક dc સોર્સ છે હવે ધારો કે તે કેટલીક સ્વીચ દ્વારા જોડાયેલ છે તેથી તમે સ્વીચ સાથે વોલ્ટેજ V1 અથવા વોલ્ટેજ V2 કનેક્ટ કર્યો છે હવે જ્યારે તેને આપણે V1 સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે તેમાંથી થોડોક કરન્ટ i1 પસાર થશે અને V1 તેની અક્રોસ હશે અને તમને i1R મળશે આ મૂલ્ય મળ્યા પછી હવે જો તમે બિંદુ 1 થી બીજા બિંદુ 2 પર સ્વિચ કરો તો તેનો અર્થ એ છે કે હવે તે વોલ્ટેજ V2 થી જોડાયેલ છે તો આ કરન્ટ i2 થશે તેથી V2 એ હવે i2R થશે હવે જ્યારે તમે V1 અને V2 બંનેને એક જ સમયે લાગુ કરો તો તમારો કરન્ટ એ વ્યક્તિગત કરન્ટ જે વ્યક્તિગત વોલ્ટેજ દ્વારા પ્રદાન થયેલ છે તેનો સરવાળો હોવો જોઈએ અને તે આ સમીકરણનું પાલન કરશે જે V1 V2 એ i1R i2R ની બરાબર હશે તેથી તેને મુળભુત રીતે એડીટીવીટી પ્રોપર્ટી કહેવામાં આવે છે એટલે કે તમે વ્યક્તિગત વોલ્ટેજ અથવા કરન્ટ સોર્સના રિસ્પોન્સ ઉમેરી શકો છો અને અંતિમ રિસ્પોન્સ મેળવવા માટે તે કરન્ટ અથવા વોલ્ટેજ ના ફોર્મ માં હોઈ શકે છે હવે આપણે એવું કહીએ છીએ કે રેઝિસ્ટર એ લિનિયર એલિમેન્ટ છે કારણ કે રેઝિસ્ટરનો વોલ્ટેજ અને કરન્ટ સંબંધ એ હોમોજીનીટી અને એડીટીવ પ્રોપર્ટી બંનેને સંતોષે છે તો સામાન્ય રીતે આપણે શુ કહીએ છીએ કે આ બંને એડીટીવ અને હોમોજીનીઅસ હોય તો સર્કિટ લિનિયર હોય છે તો હવે આ લિનિયર સર્કિટ એટલે શું તે હવે આપણે જોઈએ તો આ લિનિયર સર્કિટ એ તે સર્કિટ છે જેમાં ફક્ત લિનિયર એલિમેન્ટ લિનિયર ડીપેન્ડન્ટ સોર્સ અને ઇન્ડિપેન્ડેન્ટ સોર્સ નો સમાવેશ થાય છે તેથી લિનિયર સર્કિટમાં આઉટપુટ લિનિયર રીતે ઇનપુટ સાથે સંબંધિત છે હવે જો આ સર્કિટ લિનિયર હોઈ શકે પરંતુ તેનો ઇનપુટ આઉટપુટ સંબંધ નોનલિનિયર બની શકે છે તો આ કિસ્સામા શું આપણે હોમોજીનીટી અને એડીટીવીટી લાગુ કરી શકીએ તેથી જો ઇનપુટ તરીકે વોલ્ટેજ હોય અને આઉટપુટ તરીકે રેઝિસ્ટર ના અક્રોસમાં પાવર હોય તો અહીં એક પ્રશ્ન એ છે કે તે કયા સંબંધને અનુસરે છે તો તે p i2R v2R સંબંધને અનુસરશે તો હવે જો તમે આ ચોક્કસ સમીકરણ જોશો તો વોલ્ટેજ અને પાવર વચ્ચેનો સંબંધ લિનિયર નથી તો આ કિસ્સામાં તમે રેઝિસ્ટરની એક્રોસમા પાવર ને હોમોજીનીટી અને એડીટીવીટી પ્રોપર્ટી લાગુ કરી શકતા નથી કારણ કે આ લિનિયર રીતે સંબંધિત નથી તેથી જે પણ થિયરમ જેને આપણે આ ચોક્કસ મોડ્યુલ માં આવરીશું તે પાવર પર લાગુ થશે નહીં કારણ કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ લિનિયર નથી તો ચાલો હવે લિનિયર પ્રોપર્ટીને વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ લઈએ નીચેની આકૃતિમાં લિનિયર સર્કિટ બતાવેલ છે અહીં આપણી પાસે જે લિનિયર સર્કિટ છે જે આ ચોક્કસ બોક્સની અંદર છે હવે આપણે એ જાણતા નથી કે તે સર્કિટ ની કન્ફિગરેશન શું છે આપણે જાણીએ છીએ કે અહીં કેટલાક ઇનપુટ લાગુ કરવામાં આવી રહ્યા છે જે vs છે અને આપણે રેઝિસ્ટર R માંથી પસાર થતાં કરન્ટ નું મૂલ્ય શું છે તે શોધી રહ્યા છીએ હવે ધારણા એ છે કે લિનિયર સર્કિટની અંદર કોઈ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ નથી તેથી સોર્સ ફક્ત vs છે અને આઉટપુટ જે આપણે માપવા માંગીએ છીએ તે રેઝિસ્ટર R માંથી વહેતો કરન્ટ છે હવે જો લોડ R માથી વહેતો કરન્ટ જે આઉટપુટ છે અને એક કિસ્સામાં જ્યારે તમે Vs 10V લાગુ કરો છો તો i 2A મળે છે ધારો કે તમે એક પ્રયોગ કરી રહ્યા છો અને તમને ખબર નથી કે અંદર શું છે પરંતુ તમે તેના ઇનપુટ ટર્મિનલ ના એક્રોસમા એક વોલ્ટેજ સોંર્સ લાગુ કરી રહ્યા છો અને તેના આઉટપુટ ટર્મિનલ ના એક્રોસમા લોડ R ને કનેક્ટ કરી રહ્યા છો અને તમે કરન્ટ i ને માપી રહ્યા છો હવે જો તમે અહીં એક એમીટર ઉમેર્યું હોય તો આ એમીટર દ્વારા કરન્ટના મૂલ્યને માપી રહ્યા છો હવે જો તમે લિનિયર સર્કિટના ઇનપુટ પર 10 વોલ્ટ આપો અને તમને કરન્ટ 2 એમ્પીયર મળે છે તેથી ધારો કે જો તમને કરન્ટ i નું મૂલ્ય શોધવા માટે પૂછવામાં આવે જ્યારે વોલ્ટેજ vs એ 1 વોલ્ટ હોય અને અહીં પ્રયોગ કર્યા વિના તમે એ જાણો કે આ એક લિનિયર સર્કિટ છે તો તમે તરત જ કહી શકો છો કે જ્યારે ઇનપુટ ટર્મિનલની એક્રોસમા 1 વોલ્ટ નો વોલ્ટેજ સોર્સ લાગુ કરેલો હશે ત્યારે રેઝિસ્ટરમાંથી પસાર થતો કરન્ટ 0 2 એમ્પિયર છે એ જ રીતે શું તમે રેઝિસ્ટર માથી 1 એમ્પીયર તરીકે કરન્ટ મેળવવા માંગો છો તો વોલ્ટેજ ઇનપુટનું મૂલ્ય શું હશે તો અહીં વોલ્ટેજ ઇનપુટ મૂલ્ય 5 વોલ્ટ હશે કારણ કે આ એક લીનીયર સર્કિટ છે અને તે હોમોજીનીટીના ગુણધર્મને અનુસરશે જે કહે છે કે જો તમે કોઇ પેરામીટર K દ્વારા સ્કેલ અપ અથવા સ્કેલ ડાઉન કરો તો ઇનપુટ આઉટપુટ સંબંધ બદલાવો જોઈએ નહીં તેથી જો ઇનપુટ કોન્સટન્ટ K દ્વારા વધારવામાં અથવા ઘટાડવામાં આવે તો આઉટપુટ પણ સરખા કોન્સટન્ટ K દ્વારા વધશે અથવા તો ઘટશે હવે આપણે ગુણધર્મો જેમ કે લીનીયારીટી એડીટીવીટી અને હોમોજીનીટી કે જેની આપણે અગાઉ ચર્ચા કરી હતી તેને સમજવા માટે એક ઉદાહરણ લઈએ ધારો કે આ સર્કિટમાં વોલ્ટેજ સોર્સ Vs 12 V છે અને જ્યારે વોલ્ટેજ 12 વોલ્ટ છે અને જ્યારે વોલ્ટેજ 24 વોલ્ટ હોય ત્યારે 4 ઓહ્મ રેઝિસ્ટરમાંથી વહેતા કરન્ટ I0 ની કિંમત શોધવી છે તો આ હોમોજીનીટીનો કિસ્સો છે આપણે શું કરવાનું છે જેમ આપણે ગયા સપ્તાહમાં ચર્ચા કરી હતી કે આપણે આ પ્રકારની સર્કિટને ઉકેલવા માટે મેશ એનાલીસીસ કર્યું હતું તેથી અહીં આપણે ફરીથી મેશ એનાલીસીસ લાગુ કરીશું અને પ્રથમ કિસ્સામાં જ્યારે vs 12 વોલ્ટ હોય ત્યારે કરન્ટ નું મૂલ્ય I0 શોધવાનો પ્રયત્ન કરીશું તેથી જો તમે KVL ને 2 લુપ પર લાગુ કરો જેમા ધારો કે તમે i1 અને i2 મેશ કરન્ટ લો છો તેથી આ ચોક્કસ મેશ માટે તમે લખી શકો છો કે 12 i1 4i2 vs 0 −4i1 16 i2 3vx vs 0 તો હવે તમે જોઈ શકો છો કે vx ની કિંમત શું હશે vx 2i1 તેથી સમીકરણ −10i 16i2 vs 0 તરીકે લખી શકાય છે અને તમે આ બંને સમીકરણ નો ઉપયોગ કરી અને તેને ઉકેલી શકો છો અને તમને i2 vs76 મળે છે હવે જ્યારે તમે vs 12 V લો છો ત્યારે તમને I0 i2 1276A મળે છે હવે તમારે ફરીથી Vs બરાબર 24 માટે સંપૂર્ણ સર્કિટ સમીકરણની ગણતરી કરવાની જરૂર નથી કારણ કે તમે જાણો છો કે આ ચોક્કસ સર્કીટ એ લિનિયર સર્કિટ છે તો હવે તમે અહીં શું કરશો તો અહીં તમે ફક્ત હોમોજીનીટીની પ્રોપર્ટિનો ઉપયોગ કરશો અને તમે કહી શકો કે જ્યારે Vs 24V છે તે કિસ્સામાં i0 2476A મળે છે તો તેનો અર્થ એ છે કે હોમોજીનીટી પ્રોપર્ટિ ને કારણે જ્યારે સોર્સનું મૂલ્ય ડબલ થશે ત્યારે I0 નું મૂલ્ય ડબલ થશે હવે આપણે સુપરપોઝિશન થિયરમ તરીકે ઓળખાતા એક મહત્વના થિયરમ વિશે વાત કરીએ હવે જો સર્કિટમાં 2 કે તેથી વધુ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ હોય તો ચોક્કસ વેરીએબલ નું મૂલ્ય નક્કી કરવાનો એક રસ્તો વોલ્ટેજ અથવા કરન્ટ હોઈ શકે જેનો ઉપયોગ નોડલ અથવા મેશ એનાલીસીસમાં કરવાનો છે જેની ચર્ચા આપણે અગાઉના સપ્તાહમાં કરી હતી હવે બીજામાં વેરીએબલ માટે દરેક ઇન્ડિપેન્ડન્ટ સોર્સનું યોગદાન વ્યક્તિગત રીતે નક્કી કરી અને ત્યારબાદ અંતિમ વેરીએબલની કિંમત મેળવવા માટે તેમને બધાને ઉમેરો આમ આ રીતે જ્યારે તમે દરેક ઇન્ડિપેન્ડન્ટ સોર્સનું યોગદાન અલગથી નક્કી કરી અને પછી ઉમેરો તો તેને સુપર પોઝિશન થિયરમ કહેવામાં આવે છે તો હવે તમે આ સુપરપોઝિશન થિયરમમાં શું કરો છો તો આ સુપર પોઝિશન થિયરમમાં એક એલીમેન્ટની અક્રોસમાં વોલ્ટેજ એ તે એલીમેન્ટની અક્રોસમાં દરેક ઇન્ડિપેન્ડન્ટ સોર્સ ને કારણે એકલા કાર્યરત વોલ્ટેજનો એલ્જેબ્રીક સરવાળો છે તેથી આ સુપરપોઝિશન થિયરમની સંપૂર્ણ પ્રોપર્ટિ આપશે જ્યાં તમારી પાસે નેટવર્કમાં બહુવિધ વોલ્ટેજ સોર્સ અથવા બહુવિધ કરન્ટ સોર્સ હોય તો તમારે એક સમયે 1 જ સોર્સ લેવો પડશે અને તમારી ઈચ્છા મુજબ એલીમેન્ટ દ્વારા વોલ્ટેજ અક્રોસ કરન્ટ શોધવાનો છે જે આપેલ એલીમેન્ટ માટે તમે શોધવા માંગો છો અને પછી જ્યારે તમે દરેક અને વ્યક્તિગત વોલ્ટેજ અથવા કરન્ટ સોર્સ માટે વેરીએબલનું મૂલ્ય સ્વતંત્ર રીતે મેળવશો ત્યારે તમે તેમને ઉમેરશો અને ત્યારબાદ તમને વેરીએબલનું અંતિમ મૂલ્ય મળશે તે વોલ્ટેજ અથવા તો કરન્ટ હોઈ શકે છે તો આપણને પ્રશ્ન થાય એવું શા માટે કારણ કે આ સુપરપોઝિશનએ લિનિયર પ્રોપર્ટિને અનુસરે છે તેથી હોમોજીનીટી અને એડીટીવીટી બંને માટે લાગુ પડશે જ્યારે સર્કિટ ઉકેલવા માટે સુપરપોઝિશન થિયરમનો ઉપયોગ કરવો પડશે હવે સુપરપોઝિશન થિયરમનો આ સિદ્ધાંત આપણને દરેક ઇન્ડિપેન્ડન્ટ સોર્સના યોગદાનની અલગથી ગણતરી કરીને એકથી વધુ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ સાથે લિનિયર સર્કિટનું એનાલીસીસ કરવામાં મદદ કરે છે હવે આ સુપરપોઝિશન થિયરમને લાગુ કરતા પહેલા આપણે 2 બાબતો ધ્યાનમાં રાખવી પડશે જે જ્યારે તમે સર્કિટ ઉકેલવાનો પ્રયત્ન કરશો ત્યારે તમે એક સમયે માત્ર એક જ ઇન્ડિપેન્ડન્ટ સોર્સનો વિચાર કરશો અને અન્ય ઇન્ડિપેન્ડન્ટ સોર્સ ટર્ન્ડ ઓફ રહેશે તો આ ટર્ન્ડ ઓફ એટલે શું વોલ્ટેજ સોર્સના કિસ્સામાં તે શોર્ટ સર્કિટ થશે અને કરન્ટ સોર્સના કિસ્સામાં તે ઓપન સર્કિટ થશે અને જો તમારી પાસે નેટવર્કમાં બહુવિધ વોલ્ટેજ અને કરન્ટ સોર્સ હોય તો તમે એક સમયે એક સોર્સ લેશો અને અન્ય સોર્સ જો તે વોલ્ટેજ સોર્સ હશે તો શોર્ટ સર્કિટ કરશો અને જો તે કરન્ટ સોર્સ હશે તો ઓપન સર્કિટકરશો હવે બીજી અગત્યની બાબત એ છે કે તમે ડિપેન્ડેન્ટ વોલ્ટેજ અથવા કરન્ટ સોર્સના કિસ્સામાં ચોક્કસ ધારણાને લાગુ કરી શકતા નથી અને તમારે તેમને સર્કિટ સાથે રાખવું પડશે અને તેમને ઉકેલવું પડશે જેમ તમે અન્ય સર્કિટ જેવી કે નોડલ એનાલીસીસ અથવા મેશ એનાલીસીસ માટે હલ કર્યું છે આમ ડિપેન્ડેન્ટ સોર્સ વોલ્ટેજ હોઈ શકે છે અથવા કરન્ટ સોર્સ હોય શકે છે તેને સર્કિટમાં યથાવત રાખવો જોઈએ આમ સંક્ષેપ્તમાં તમે સુપરપોઝિશન થિયરમને લાગુ કરવા માટે શું કહી શકો છો તે હવે આપણે જોઈએ તો સૌપ્રથમ તમે એક સિવાય તમામ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ બંધ કરી અને નેટવર્ક એનાલીસીસ તકનીકનો ઉપયોગ કરીને એક્ટિવ સોર્સ ને કારણે આઉટપુટ શોધો જે વોલ્ટેજ અથવા કરન્ટ હોઇ શકે છે હવે તમે અન્ય ઇન્ડિપેન્ડન્ટ સોર્સ માટે તેના સ્ટેપ 1 અને 2 નું પુનરાવર્તન કરશો તેથી આ બે સ્ટેપ એ એક સમયે લેવામાં આવેલા અન્ય ઇન્ડિપેન્ડન્ટ સોર્સ માટે પુનરાવર્તિત થશે અને પછી તેમને એલ્જીબ્રેકલી ઉમેરીને કુલ યોગદાન શોધો આમ તમને બધા ઇન્ડિપેન્ડન્ટ સોર્સનું યોગદાન મળે છે તેથી આ 4 સ્ટેપનો ઉપયોગ સુપરપોઝિશન થિયરમ લાગુ કરવા અને સર્કિટ વેરિએબલ શોધવા માટે થાય છે હવે જ્યારે તમે સુપરપોઝિશન થિયરમ લાગુ કરો છો ત્યારે એક મોટો ગેરલાભ તમે એ જોશો કે જ્યારે તમે સુપરપોઝિશનનો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે વધુ કાર્ય કરવાની જરૂર પડે છે તેનું કારણ એકદમ સરળ છે કારણ કે જ્યારે તમે સુપરપોઝિશન થિયરમ લાગુ કરો છો ત્યારે તમારે એક સમયે એક સોર્સ લેવો પડે છે એટલે તેનો અર્થ એ છે કે તે જ સર્કિટ નું એનાલીસીસ ઇન્ડિપેન્ડન્ટ સોર્સની સંખ્યા અનુસાર તેટલી વાર કરવુ પડે છે ધારો કે જો ત્યાં 3 ઇન્ડિપેન્ડન્ટ સોર્સ છે તો તેનો અર્થ એ છે કે તમારે 3 સર્કિટનું એનાલીસીસ કરવું પડશે અને તે પછી તમારે અંતિમ આઉટપુટ મેળવવા માટે તેને ભેગા કરવા પડશે તેથી તેનો અર્થ એ છે કે તે જ સર્કિટને તમારે 3 વખત સરળ બનાવીને અને પછી તેનુ એનાલીસીસ કરવું પડશે હવે અહીં સરળનો અર્થ એ છે કે કાં તો વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કિટ થશે અથવા તો કરન્ટ સોર્સ ઓપન સર્કિટ થશે અને વોલ્ટેજ સોર્સ ઓપન સર્કિટ હશે સિવાય કે જેને તમે તે સર્કિટમાં એનાલીસીસ કરવા જઈ રહ્યા છો તેથી આ તમને સર્કિટનું એનાલીસીસ કરવા માટે વધુ મહેનત લાગાવશે પરંતુ મહત્વની બાબત એ છે કે તે ખૂબ જ જટિલ સર્કિટને ખૂબ જ સરળ સર્કિટમાં ઘટાડવામાં આપાણને મદદ કરે છે કારણ કે તમે વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ અને કરન્ટ સોર્સને ઓપન સર્કિટ દ્વારા બદલી રહ્યા છો તેથી સુપર પોઝિશન થિયરમનો ઉપયોગ કરી તમે એક સમયે 1 વોલ્ટેજ સોર્સ અથવા 1 કરન્ટ સોર્સ લઈને બહુવિધ સર્કિટનું એનાલીસીસ કરો છો પરંતુ અંતમાં તમને સોલ્યુશન ખૂબ વહેલું મળી શકે છે કારણ કે સર્કિટ હવે બહુવિધ સોર્સ સાથે જોડાયેલા હોવાને બદલે સરળ છે અને તમે તે સર્કિટનું એનાલીસીસ કરી રહ્યા છો અને સુપર પોઝિશન થિયરમ લીનીયારીટી પર આધારિત છે તેથી અંતિમ પરિણામ મેળવવા માટે વ્યક્તિગત રીતે રિસ્પોન્સનું એનાલીસીસ કરવું સરળ બનશે હવે આપણે જેમ અગાઉ ચર્ચા કરી કે વોલ્ટેજ અને પાવર તથા કરન્ટ અને પાવર વચ્ચેનો સંબંધ નોનલિનિયર છે તેથી તમે પાવરનું મૂલ્ય શોધવા માટે સુપરપોઝિશન થિયરમ લાગુ કરી શકતા નથી તો આવું શા માટે કારણ કે રેઝિસ્ટન્સ દ્વારા એબ્સોર્બ થયેલો પાવર વોલ્ટેજ અને કરન્ટના સ્ક્વેર પર આધારીત છે જે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો નોનલિનિયર સંબંધ છે હવે જો તમારે પાવરની કિંમત શોધવાની જરૂર હોય તો તમે શું કરી શકો છો તમે સુપરપોઝિશન થિયરમની મદદથી કાં તો કરન્ટ અથવા વોલ્ટેજનું મુલ્ય શોધી શકો છો અને પછી કરન્ટ અથવા વોલ્ટેજના મુલ્યને મેળવ્યા બાદ અંતે પાવરના મૂલ્યની ગણતરી કરો છો તેથી તમે અહીં સરળ સંબંધ Ir નો ઉપયોગ કરી શકો છો અને સુપરપોઝિશન થિયરમનો ઉપયોગ કરીને તમે રેઝિસ્ટરની અક્રોસમા વોલ્ટેજ નું મૂલ્ય શોધી શકો છો જ્યારે તમે અંતિમ વોલ્ટેજ મેળવો છો ત્યારે તમે આ સમીકરણની મદદથી પાવરના મૂલ્યની ગણતરી કરી શકો છો જે સમીકરણ p i2R v2R છે તેથી તમારે સીધા સુપરપોઝિશન થિયરમનો ઉપયોગ કરીને પાવર p ની કિંમત શોધવાની જરૂર નથી પરંતુ તમે VI ના લિનિયર સંબંધનો ઉપયોગ કરી શકો છો અને સર્કિટને ઉકેલવા માટે સુપરપોઝિશન થિયરમનો ઉપયોગ કરી શકો છો હવે આપણે એક ઉદાહરણ લઈએ જેના દ્વારા તમે સુપર પોઝિશન થિયરમને વધુ સ્પષ્ટ રીતે સમજી શકશો ધારો કે 2 સોર્સ છે હવે જો તમે આ ચોક્કસ સર્કિટમાં જોશો તો તમારી પાસે 2 સોર્સ છે એક વોલ્ટેજ સોર્સ છે અને બીજો કરન્ટ સોર્સ છે હવે તમારે 4 ઓહ્મ રેઝિસ્ટર ની અક્રોસમા વોલ્ટેજ શોધવાની જરૂર છે તેથી તમે કહી શકો છો કે તમે સર્કિટને 2 ભાગોમાં વિભાજીત કરી રહ્યા છો જેમાં તમે એક સમયે 1 સોર્સ લઈ રહ્યા છો જેમાં પ્રથમ તમે વોલ્ટેજ સોર્સ લો અને બીજું તમે કરન્ટ સોર્સ તરીકે લો અને પછી સર્કિટનું એનાલીસીસ કરો ધારો કે જ્યારે તમે પહેલા વોલ્ટેજ સોર્સ લો છો અને આ સર્કિટનું એનાલીસીસ કરો છો ત્યારે તમને 4 ઓહ્મ રેઝિસ્ટરના અક્રોસમા v1 તરીકે વોલ્ટેજ મળે છે જ્યારે તમે સર્કિટ પર કરન્ટ સોર્સ લાગુ કરો છો ત્યારે તમને રેઝિસ્ટરના અક્રોસમા v2 વોલ્ટેજ મળે છે તે લિનિયર સર્કિટ હોવાથી હવે રેઝિસ્ટર પર અંતિમ વોલ્ટેજ v1 v2 v થશે તેથી ચાલો હવે એક સમયે 1 સોર્સ લઈએ ધારો કે તમે પહેલા વોલ્ટેજ સોર્સ લો છો તો પછી તમે શું કરશો તમે કરન્ટ સોર્સ ઓપન સર્કિટ તરીકે લેશો હવે અપડેટેડ સર્કિટ જે તમે અહીં જોઈ શકો છો જે આના જેવી હશે જ્યાં તમારી પાસે 6 વોલ્ટ હશે અને પછી 4 ઓહ્મ રેઝિસ્ટરના અક્રોસમા વોલ્ટેજનું મૂલ્ય શોધવાની જરૂર છે તેથી આ એક સરળ સર્કિટ હશે જેમાં તમારે ફક્ત કિર્ચોફનો વોલ્ટેજ નિયમ લાગુ કરવો પડશે અને વોલ્ટેજ v1 ની કિંમત શોધવી પડશે જે આ કિસ્સામાં 2 વોલ્ટ થશે હવે v2 મેળવવા માટે તમે શું કરશો તો તમારે ફક્ત વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરવું પડશે અને કરન્ટ સોર્સને લાગુ કરવો પડશે તેથી આ કિસ્સામાં શું થશે તો આ ચોક્કસ નોંડ પર કરન્ટ વિભાજનનો ઉપયોગ કરવો પડશે અહીં તમને 4 ઓહ્મ રેઝિસ્ટર દ્વારા વહેતા કરન્ટનું મૂલ્ય મળશે જે બીજું કઈ નથી પરંતુ 2 એમ્પીયર છે તેથી તે કિસ્સામાં વોલ્ટ v2 એ તમને 8 વોલ્ટ મળશે અને અંતે સુપરપોઝિશન થિયરમનો ઉપયોગ કરીને તમને આ ચોક્કસ સર્કિટમા 4 ઓહ્મ રેઝિસ્ટરના અક્રોસમાં કુલ વોલ્ટેજ 10 વોલ્ટ મળશે તેમ તમે કહી શકો છો હવે સૌ પ્રથમ i0 મેળવવા માટે આપણે શું કરવાનું છે આપણે 20 વોલ્ટ વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરવો પડશે હવે આપણે સહેજ જટિલ સમસ્યા લઈએ જ્યાં તમારી પાસે સર્કિટમાં 1 ડિપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ છે તેથી હવે તમારે સુપર પોઝિશન થિયરમ લાગુ કરવો પડશે અહીં તમે જોશો કે તમારી પાસે 1 કરન્ટ સોર્સ અને 1 વોલ્ટેજ સોર્સ છે અને તમારો ઉદ્દેશ કરન્ટ i0 ની કિંમત શોધવાનો છે જે 5 ઓહ્મ રેઝિસ્ટરમાથી વહે છે તેથી તમે ભાગ કરશો i0 i0 i0 i0 એ 4 એમ્પીઅર કરન્ટ સોર્સનુ યોગદાન છે અને i0 એ 20 વોલ્ટ વોલ્ટેજ સોર્સનુ યોગદાન છે તેથી આપણે આ સર્કિટ મેળવીશું જ્યાં આપણે વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરેલ છે હવે આપણે ડિપેન્ડેન્ટ સોર્સને બદલી શકતા નથી અથવા આપણે શોર્ટ સર્કિટ અથવા ઓપન સર્કિટ કરી શકતા નથી તેથી આ કિસ્સામાં આ વોલ્ટેજ ડિપેન્ડેન્ટ સોર્સ છે તેથી અહીં આપણે સર્કિટ સાથે તેને યથાવત રાખીએ છીએ વોલ્ટેજ સોર્સનું મૂલ્ય 5i0 હશે કારણ કે જ્યારે વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરી રહ્યા છીએ ત્યારે આ ચોક્કસ સર્કિટમાં i0 વહે છે જેનું આપણે અહીં એનાલીસીસ કરી રહ્યા છીએ −3i1 6i i3 5i0' 0 તો હવે આપણે અહીં શું કરવાનું છે i0 ની કિંમત મેળવવા માટે આપણે મેશ એનાલીસીસ લાગુ કરવું પડશે તેથી આપણે જોઈએ છીએ કે અહીં 3 લૂપ છે અને દરેક લુપ માટે જો આપણે કિર્ચોફનો નિયમ લાગુ કરીએ તો i1 માટે કરન્ટ 4 એમ્પીયર થશે જે તમે આકૃતિ પરથી જોઈ શકો છો હવે લૂપ 2 મા જો તમે કિર્ચોફનો વોલ્ટેજ નિયમ લાગુ કરો તો તમને −3i1 6i2 i3 5i0 0 મળશે −5i1 i2 10i3 5i0' 0 હવે લૂપ 3 માટે જો તમે જોશો તો તમે KVL નો ઉપયોગ કરીને મેશ સમીકરણ લખી શકો છો જે −5i1 i2 10i3 5i0 0 થશે હવે તે ડિપેન્ડેન્ટ સોર્સ લૂપ સમીકરણ હોવાથી એક્લા આ સર્કિટ ઉકેલવામાં સક્ષમ નથી અહીં આપણે એક નોડલ લવુ પડશે અને કરન્ટ સમ્બંધ શોધવા માટે KCL પણ લાગુ કરવું પડશે તેથી જો તમે નોડ 0 પર KCL મુકો તો તમને i3 i1 i0 4 i0 મળે છે ઉપરોક્ત સમીકરણનો ઉપયોગ કરીને તમને 2 સમીકરણો મળશે જે i2 અને i0 ના રુપમા છે તેથી જો તમે તેને સરળ બનાવશો તો તમને io 5217A મૂલ્ય મળશે હવે i0 કે જે વોલ્ટેજ સોર્સનું યોગદાન છે તે શોધવા માટે આ કિસ્સામાં તમે શું કરશો 5 ઓહ્મ રેઝિસ્ટન્સમાંથી તમારો કરન્ટ i0 છે તેથી તમારા ડિપેન્ડેન્ટ સોર્સની કિંમત હવે 5i0 બનશે હવે જો તમે ફરીથી મેશ 4 માટે મેશ સમીકરણ લખો તો તે 6i4 i5 5i 0 છે તેવી જ રીતે લૂપ 5 માટે તમે મેશ સમીકરણ તરીકે i4 10i5 20 5i 0 લખી શકો છો તો અહીં પ્રશ્ન એ છે કે શા માટે i4 કારણ કે 1 ઓહ્મમાંથી વહેતો કરન્ટ i5 છે તે આ દિશામાં છે અને i4 વિરુદ્ધ દિશામાં છે તેથી i4 આ એક ઓપન રેઝિસ્ટન્સ ના કારણે હશે 10i5 કારણ કે ત્યાં 10 ઓહ્મના મૂલ્યના કુલ 3 રેઝિસ્ટન્સ છે આ વોલ્ટેજ સોર્સ માટે 20 અને આ ડિપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ માટે 5i0 છે હવે i5 i0 છે જે તમે અહીંથી જોઈ શકો છો કારણ કે i5 એ i0 ની વિરુધ્ધ દિશામાં વહે છે તેથી i5 ને બદલે આપણે સમીકરણ માં i0 લખી શકીએ છીએ તેથી જ્યારે આપણે i5 ની કિંમત મુકીએ ત્યારે બે સમીકરણ મળે છે અને તમે તેને ઉકેલો છો ત્યારે તમને i0 6017A મળશે આમ અંતે જ્યારે તમે આ એક ચોક્કસ સર્કિટ મતલબ કે અંતિમ સર્કિટ લો છે ત્યારે તમને જાણવા મળે છે કે i0 i0 i0 થાય છે હવે તમે i0 અને i0 ની કિંમત મેળવી છે અને તમે માત્ર મૂલ્યોને ઉમેર્યા છે તમને i0 નું અંતિમ મૂલ્ય મળશે જે −0 4076 A છે તેથી આ રીતે તમે સર્કિટ વેરિયેબલની ગણતરી કરવા માટે સુપરપોઝિશન થિયરમનો ઉપયોગ કરી શકો છો તેથી આ કિસ્સામાં સર્કિટ વેરિયેબલ એ 5 ઓહ્મ રેઝિસ્ટન્સ માથી વહેતો કરન્ટ હતો તો સુપરપોઝિશન થિયરમનો ઉપયોગ કરીને સૌપ્રથમ તમે વોલ્ટેજ સોર્સને દૂર કરો અને પછી તમે કરન્ટ સોર્સને દૂર કરો છો અને અંતે 5 ઓહ્મ રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ શોધો છો આ બંને સોર્સ ઈન્ડીપેન્ડન્ટ હોવાથી સરવાળો કરવામાં આવ્યો છે કારણ કે તે લીનીયારીટી પ્રોપર્ટિને અનુસરશે તો આ સાથે આપણે અહીં આપણુ આજનુ સેશન સમાપ્ત કરીએ છીએ હવે પછીના સેશનમા આપણે બીજા કેટલાક થિયરમ વીશે ચર્ચા કરીશું